શુભેચ્છાઓ મોડ્યુલ 3 એકમ ૧૪ માં આપનું સ્વાગત છે આ એકમ સૂચના સિમ્યુલેશન અભિગમ પર છે પહેલાના એકમમાં આપણે સૂચના માટેના પ્રાયોગિક અભિગમને સમજ્યાં હતા આ એકમનું લક્ષ્ય સિમ્યુલેશનની મદદથી સૂચનાની અસરકારકતાને સમજવાનો છે હું પદ્ધતિ અથવા મિકેનિઝમ તરીકે સિમ્યુલેશનનો ઉપયોગ કેવી રીતે કરી શકું જેના દ્વારા હું મારી સૂચનાને વધુ અસરકારક બનાવી શકું સિમ્યુલેશન વિશે વાત કરતા પહેલા આપણે 'સિસ્ટમ' શબ્દ રજૂ કરવાની જરૂર છે જેનાથી તમે બધા પરિચિત છો પરંતુ અમે તેને અહીં ઔપચારિક રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ સિસ્ટમ એ ક્રિયાપ્રતિક્રિયા કરતી અથવા એકબીજા સાથે સંકળાયેલ એકમો વસ્તુઓ અને અથવા લોકો અથવા સજીવનો એક જૂથ છે જે સંપૂર્ણ એકીકૃત રચના કરે છે સિસ્ટમની અનંત વ્યાખ્યાઓ છે અને તેમાંની મોટાભાગની બધી સુવિધાઓ મેળવે છે આ સુવિધાઓ શું છે કેટલાક પદાર્થો અથવા કંપનીઓનો સમૂહ છે એન્ટિટી કેટલીક શારીરિક વસ્તુઓ હોઈ શકે છે વ્યક્તિઓ અને અથવા સજીવો પણ સામેલ એકમો હોઈ શકે છે જો આપણે ઇકોલોજીકલ સિસ્ટમની વાત કરી રહ્યા છીએ દેખીતી રીતે સજીવ પણ ચિત્રમાં આવશે તે ફક્ત સંસ્થાઓનો સંગ્રહ નથી પરંતુ તે એક હેતુ માટે એકબીજા સાથે સંકળાયેલા છે ઉદાહરણ તરીકે ચાર લોકો જે આ રેકોર્ડિંગ સાથે સંકળાયેલા છે તે ટૂંક સમયમાં એક બીજા સાથે સંબંધિત છે કારણ કે એક વ્યક્તિ શું થઈ રહ્યું છે તે વિશે નોંધો બનાવે છે બીજો એક કેમેરા ઓપરેટ કરી રહ્યો છે તો ત્રીજો બે પ્રવાહો અને રેકોર્ડિંગમાંથી આવતા ઇનપુટ્સને જોડતો હોય છે આ એક પ્રકારની સિસ્ટમ છે જ્યાં બધા તત્વો એટલે કે ચાર વ્યક્તિઓ એકબીજા સાથે જોડાયેલા છે અને હેતુ રેકોર્ડ કરવાનો છે આ સિસ્ટમની એક વ્યાખ્યા સમજાવે છે એક સિસ્ટમ તેની અવકાશી અને અસ્થાયી સીમાઓ દ્વારા વર્ણવવામાં આવે છે તે તેના પર્યાવરણથી ઘેરાયેલી અને પ્રભાવિત હોય છે તેને બંધારણ અને હેતુ દ્વારા વર્ણવવામાં આવે છે અને તે તેની કામગીરીમાં વ્યક્ત થાય છે આ બધા તત્વો ઉપર આપેલા ઉદાહરણ પર લાગુ પડે છે તે અવકાશી અને ટેમ્પોરલ સીમાઓ દ્વારા વર્ણવવામાં આવે છે અવકાશી સીમા એ તે ઓરડો છે જ્યાં તેને પ્રસ્તુત કરવામાં આવે છે અને બીજો એક કંટ્રોલ રૂમ છે અને અસ્થાયી સીમા એ આખી વસ્તુ છે જે લગભગ 30 થી 45 મિનિટ સુધી ચોક્કસ સમયગાળાની અંદર બનવા માટે ગોઠવવામાં આવે છે આપણે જે કંઇ કરીએ છીએ તે તેના પર્યાવરણ ઓરડાનાં પ્રકાર લાઇટિંગ ફર્નિચરના પ્રકાર કમ્પ્યુટર પર આપણી પાસે કેવી પહોંચ છે વગેરેથી પ્રભાવિત છે તેની કામગીરીમાં એક રચના અને હેતુ વ્યક્ત કરવામાં આવે છે તેનો અર્થ એ કે તમામ સંબંધિત લોકો ભૂમિકા વિશે તેમની વચ્ચેના ખાસ સંબંધ માટે સંમત થાય છે અને દરેકનો હેતુ સમાન જ છે ઉદ્દેશ્ય એ છે કે કોઈ ચોક્કસ વિષય પર કોઈ વ્યાખ્યાન રેકોર્ડ કરવામાં આવે અને તેને કોઈ કોર્સનો ભાગ બનાવવામાં આવે આ રીતે કોઈ સિસ્ટમનો વિચાર કરી શકે છે જ્યારે એન્જિનિયરિંગ સિસ્ટમ્સની વાત આવે છે ત્યારે તેમાં ઇલેક્ટ્રિક અથવા ઇલેક્ટ્રોનિક્સ સર્કિટ્સ સિવિલ સ્ટ્રક્ચર એન્જીન એરક્રાફ્ટ ફેક્ટરી પાવર સ્ટેશન ઇલેક્ટ્રિક પાવર ગ્રીડ એક એન્જિનિયરિંગ કોલેજ અને કોર્પોરેટ જેવા કોઈપણ પ્રકારનાં એકમો શામેલ છે કેટલીક સિસ્ટમોમાં ફક્ત શારીરિક તત્વો હોય છે જ્યારે કેટલાકમાં વ્યક્તિઓ અને મશીનો પણ હોય છે દાખલા તરીકે હું ઇલેક્ટ્રોનિક સર્કિટ જોઈ શકું છું વ્યક્તિની ભૂમિકા તેને સમજવા અથવા તેનું વિશ્લેષણ કરવાની છે પરંતુ તે આ સિસ્ટમનો ભાગ નથી જ્યારે જો તમે એન્જિનિયરિંગ કોલેજની વાત કરો છો એક એન્જિનિયરિંગ કોલેજમાં ઘણી બધી તકનીકી ઓરડાઓ કમ્પ્યુટર કેટલાક નિયમો વગેરે છે પછી ત્યાંના લોકોમાં એડમિનિસ્ટ્રેટર ફેકલ્ટી વિદ્યાર્થીઓ બધા એકબીજા સાથે સંપર્ક કરે છે તેથી જો તમે ઇચ્છતા હો તો કોઈ એન્જિનિયરિંગ કોલેજને એન્જિનિયરિંગ સિસ્ટમ તરીકે વિચારી શકાય છે તો તે મુજબ મોડેલિંગ કરવાની જરૂર છે આવી સિસ્ટમો માટે વિવિધ મોડેલિંગ પદ્ધતિઓ ઉપલબ્ધ છે સિમ્યુલેશન સિમ્યુલેશન એનિમેટેડ મોડેલ છે જે હાલની અથવા સૂચિત સિસ્ટમના ઓપરેશનની નકલ કરે છે મારે એક મોડેલ બનાવવાની જરૂર છે અને તે પછી હું તે મોડેલનું અનુકરણ કરીશ જેથી હાલની સિસ્ટમની કામગીરીની નકલ કરવામાં આવે જો તમે ઇલેક્ટ્રોનિક સર્કિટ કેવી રીતે કામ કરે છે દર્શાવવા માંગતા હો તો હું હાલની સર્કિટની કામગીરીની નકલ કરું છું તેના માટે મને સર્કિટના તત્વોના મોડેલની જરૂર છે બીજું ઉદાહરણ હું એક નવી ઇમારત બનાવવા માંગુ છું અને તે હાલની સિસ્ટમની જગ્યાએ સૂચિત સિસ્ટમ છે મોડેલિંગ અને સિમ્યુલેશન એ પ્રક્રિયાઓના સંયોજનને સંદર્ભિત કરે છે જેમાં સિસ્ટમના વર્તનને ઘટાડેલ ગણતરીકીય રજૂઆત દ્વારા દર્શાવવામાં આવે છે અથવા આગાહી કરવામાં આવે છે જ્યારે હું કોઈ વસ્તુનું અનુકરણ કરવા માંગુ છું ત્યારે મારે મોડેલ કરવાની જરૂર છે મારે બધા તત્વો અને તેના આંતરસંબંધોને મોડેલ બનાવવાની જરૂર છે આપણે જે મોડેલિંગ કર્યું છે તેનાથી સહમત થઈએ તે પછી જ તેનું અનુકરણ કરીએ છીએ જ્યારે આપણે તેનું અનુકરણ કરીએ છીએત્યારે આપણને મળતા પ્રકારનાં આઉટપુટથી સંતુષ્ટ થઈએ છીએ અથવા થતાં નથી અને જ્યારે અમે કેટલાક ઘટકો અથવા તત્વો માટે વપરાયેલા મોડેલોની સમીક્ષા કરીએ છીએ ત્યારે આપણને તે અસંતોષકારક લાગી શકે આપણે પાછા જઈએ અને તેમના મોડેલોને ફરીથી ગોઠવીએ છીએ મોડેલિંગ અને સિમ્યુલેશન પ્રક્રિયાઓ એકબીજા સાથે ખૂબ જ સંકળાયેલ હોય છે અને તે ઘણી વખત એકબીજાને બદલીને ઉપયોગમાં લેવાય છે હું સમગ્ર સિમ્યુલેશનનો સંદર્ભ મોડેલિંગ સિસ્ટમ્સના માર્ગ તરીકે આપી શકું છું જ્યારે આપણે તેનો ઉપયોગ શૈક્ષણિક સંદર્ભમાં કરીએ છીએ મોડેલિંગ અને સિમ્યુલેશન કુશળતા અને ટૂલ્સ બંને જેને આપણે ડાયવર્જન્ટ અને કન્વર્જન્ટ થિંકિંગ કહીએ છીએ તેના સંકલનને વધુ ટેકો આપી શકે છે જેને આપણે અગાઉ શોધ્યું છે આ તે છે જ્યારે આપણે કોઈ સમાધાન પર આવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જે કન્વર્જન્ટ વિચારસરણી છે અને જ્યારે આપણે શક્યતાઓનું અન્વેષણ કરવા માગીએ છીએ ત્યારે આપણે વિવિધ વિચારસરણી માટે સિમ્યુલેશનનો ઉપયોગ કરીએ છીએ જ્યાં સ્નાતકો કામ કરવા જઇ રહ્યા છે તે આધુનિક એન્જિનિયરિંગ કાર્યસ્થળો સિસ્ટમ્સના વિશ્લેષણ અને ડિઝાઇનને સહાય કરવા માટે ગણતરીના સાધનો સાથે મોડેલિંગ અને સિમ્યુલેશન પ્રથાઓનો ઉપયોગ કરે છે ઉદાહરણ તરીકે જો ઇલેક્ટ્રોનિક્સ શિસ્તમાંથી એન્જીનિયરિંગ સ્નાતક એવી કંપનીમાં કામ કરે છે જે ચિપ આઇસી ઇન્ટિગ્રેટેડ સર્કિટ ડિઝાઇન કરે છે તો તેઓ ઇલેક્ટ્રોનિક મોડેલિંગ કરે છે આ દિવસોમાં બ્રેડબોર્ડિંગ જેવું કંઈ નથી અને સિમ્યુલેશન કરે છે સર્કિટમાં વપરાતા ઘટકોના મોડેલોનો સંપૂર્ણ સમૂહ ઘટક પુસ્તકાલયમાં ઉપલબ્ધ છે જરૂરી કાર્ય પર આધાર રાખીને લાઇબ્રેરીમાંથી ઘટકો શોધો અને તેને સ્ક્રીન પર મૂકો અને પછી સ્પાઇસ પ્રોગ્રામની સમાન કંઈકનો ઉપયોગ કરીને તેમને એકબીજા સાથે જોડવાનું પ્રારંભ કરો તમે જે પ્રકારનું મોડેલ પસંદ કરો છો તે તમે ઇચ્છો તે પ્રકારની કાર્યક્ષમતા પર આધારિત છે કેટલીકવાર સર્કિટ્સ ખૂબ જટિલ હોય છે એક સિમ્યુલેશન રન માટે શક્તિશાળી કમ્પ્યુટર સાથે પણ અડધો દિવસ લાગી શકે છે ઇન્ટિગ્રેટેડ સર્કિટ ડિઝાઇન કરવાની પ્રાથમિક પદ્ધતિ સિમ્યુલેશન દ્વારા છે સર્કિટના જુદા જુદા ભાગો માટે પણ વિવિધ લોકો જવાબદાર હોઈ શકે છે તે બધા એ સાથે મળીને ચાલવું પડશે મોlડેલિંગ અને સિમ્યુલેશન કુશળતાને વિશ્લેષણાત્મક સાધનો તરીકે ઘણી વિજ્ઞાન અને ઇજનેરી શાખાઓમાં એકીકૃત કરવામાં આવી છે તેનો અર્થ એ કે તત્વોને એકસાથે રાખવા અને અનુકરણ કરવા માટે તમે તે મોડલ્સનો ઉપયોગ કરો છો જે હવે બધા સ્નાતકો માટે જરૂરી કુશળતા છે આ સાધનો જટિલ ઘટનાઓના અધ્યયનને ટેકો આપે છે અને આગાહીના સાધનો તરીકે તેઓ નવી ડિઝાઇનની યોગ્યતાની અપેક્ષા કરી શકે છે ઉદાહરણ તરીકે જો મને સર્કિટ ડિઝાઇન કરવાની જરૂર હોય તો પ્રથમ પ્રોટોટાઇપ બનાતા પહેલાં સિમ્યુલેશન દ્વારા ડિઝાઇનની યોગ્યતાની તપાસ કરો તેથી સિમ્યુલેશન આજે સૌથી અસરકારક છે તે નિર્ણય લેવા માટે ખાતરીપૂર્વકના પુરાવા આધારિત અભિગમ પ્રદાન કરે છે અને પરીક્ષણ માટે વર્ચુઅલ રજૂઆતનો ઉપયોગ કરીને પ્રક્રિયાના ફેરફારોની અસર અને મુખ્યત્વે 'જો આમ'ની પરિસ્થિતિ જો હું આ પરિમાણને આ રીતે બદલીશ તો શું થાય છે શું હું કેટલાક નિર્ણાયક મૂલ્યોની નજીક છું મારે ક્યાં સુધી જવું જોઈએ તે બધા ની સિમ્યુલેશન દ્વારા તપાસ કરી શકાય છે અને જેમ તમારી પાસેના પરિમાણોની સંખ્યા વધુ તમારે સિમ્યુલેશનમાં વધુ સમય પસાર કરવો પડશે બધા પરિણામો એકત્રિત કરો અને અર્થઘટન કરો કે તમારે જે અમલ કરવાની જરૂર છે તે પરિમાણોનો શ્રેષ્ઠ સેટ છે મોડેલિંગ અને સિમ્યુલેશનના સંદર્ભમાં ગ્રેજ્યુએટ્સ પાસેથી ઉદ્યોગ શું અપેક્ષા રાખે છે તેના પર એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો આ સમિતિ દ્વારા આ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે સ્નાતક ઓપરેશનલ અને વિભાવનાત્મક સ્તરે સમસ્યાઓનું નિરૂપણ અને નિરાકરણ લાવવા માટે સક્ષમ હોવા જોઈએ મહેરબાની કરીને નોંધ કરો કે તે કાર્યકારી છે તેમજ વૈચારિક સ્તરો ભૌતિક અને વર્ચ્યુઅલ વિશ્વોની વચ્ચે અનુવાદ છે હું વર્ચુઅલ વર્લ્ડ બનાવવા માટે સમર્થ હોવો જોઈએ જો હું કોઈ સર્કિટ ડિઝાઇન કરી રહ્યો છું તો મારી સર્કિટ હવે સ્પાઇસ પ્રોગ્રામ છે અને જ્યારે મને એજન્સીમાંથી સર્કિટ સાથે રાખેલી પ્રોટોટાઇપ મળશે ત્યારે ભૌતિક વિશ્વ અંતિમ સર્કિટ બનશે જ્યારે હું અનુકરણ કરું છું ત્યારે હું ડેટા એકત્રિત કરીશ ડેટા ઘણાં સ્વરૂપોમાં ઉપલબ્ધ હોઈ શકે છે મારે તે માહિતીમાંથી અર્થ કાઢવા માટે સક્ષમ હોવું જોઈએ અને તે માહિતીની અર્થપૂર્ણ રીતે વાતચીત કરો આ ઉદ્યોગની આવશ્યકતાઓમાંની એક છે બહુવિધ સોફ્ટવેર અને કોમ્પ્યુટેશનલ સિસ્ટમ્સ શીખો એક ગ્રેજ્યુએટને વિવિધ સોફ્ટવેર ટૂલ્સનો ઉપયોગ કરવો જોઈએ જેનો ઉપયોગ વિવિધ પ્રકારના તત્વો અથવા ઉત્પાદનો માટે થાય છે માહિતી તકનીકનો ઉપયોગ કરો તે વ્યવસાયિક ઉત્પાદકતા વધારવા માટે ઇન્સ્ટન્ટ મેસેજિંગ સાથે સહયોગી ટૂલ્સ છે આ ઉદ્યોગ નિષ્ણાંતો દ્વારા અપાયેલા નિવેદનો છે પરંતુ 4 વર્ષના એન્જિનિયરિંગ પ્રોગ્રામ દરમિયાન મારે જે કરવાની જરૂર છે તેનું હું કેવી રીતે ભાષાંતર કરી શકું મોટી સંખ્યામાં ફેકલ્ટીઓને પૂછવામાં આવ્યું હતું કે તેઓ ઉદ્યોગોની અપેક્ષાઓને શિક્ષણના પરિણામોમાં કેવી રીતે ભાષાંતરિત કરે છે કારણ કે આપણે બધા પરિણામ આધારિત શિક્ષણ વિશે વાત કરી રહ્યા છીએ તેથી તેઓને શિક્ષણના પરિણામોમાં ભાષાંતર કરવું પડશે થોડા લોકો એકઠા થયા અને તેઓએ કહ્યું કે વિદ્યાર્થીએ સિમ્યુલેશનનો ઉપયોગ કરીને ઉપકરણોની સામગ્રી અને અન્ય કલાકૃતિઓના મૂળભૂત શારીરિક સિદ્ધાંતો અથવા વર્તનને ઓળખવા અને વર્ણવવા માટે સમર્થ હોવા જોઈએ મને લાગે છે કે તમામ શબ્દો કોઈપણ એન્જિનિયરિંગ કોર્સના શિક્ષકોને સીધા અર્થમાં બનાવે છે એન્જિનિયરિંગ ડિઝાઇન કાર્યો કરવા માટે મોડેલિંગ અને ગણતરીની તકનીકો લાગુ કરવા માટે સિમ્યુલેશન બનાવો કોઈએ ઉપકરણોના સિદ્ધાંતો અને વર્તનનું વર્ણન કરવામાં સક્ષમ હોવું જોઈએ અને તે પછી સિમ્યુલેશનનો ઉપયોગ કરીને તેમને એકબીજા સાથે જોડવા માટે અને ગણતરીની તકનીકોનો ઉપયોગ કરીને ખરેખર એન્જિનિયરિંગ ડિઝાઇન બનાવવા માટે પણ ફેકલ્ટી દ્વારા શીખવાના પરિણામોમાં અનુવાદિત છે તમારી સગવડને અનુરૂપ તમે સહેજ તેમને ફરીથી શબ્દમાં લખી શકો છો પરંતુ આ સૂચના તરફના સિમ્યુલેશન અભિગમનો હેતુ છે જો તમે એનબીએ દ્વારા આપવામાં આવેલા પ્રોગ્રામ પરિણામ 5 પર નજર નાખો જે એબીઇટી પણ કહે છે તે જ સમાન છે જે આધુનિક સાધન વપરાશ વિશે છે યોગ્ય તકનીકો સંસાધનો અને આધુનિક એન્જિનિયરિંગ અને આઇટી ટૂલ્સ બનાવો જટિલ એન્જિનિયરિંગની આગાહી અને મોડેલિંગ સહિત મર્યાદાઓની સમજ સાથેની પ્રવૃત્તિઓ બનાવો આમાં ઘણા તત્વો છે દેખીતી રીતે દરેક પ્રવૃત્તિ બધા તત્વોને ધ્યાન આપી શકતું નથી અહીં આપણે ન તો બનાવી રહ્યા છે અને ન પસંદગી કરી રહ્યા છીએ પરંતુ તમે ફક્ત એક યોગ્ય તકનીકનો ઉપયોગ કરી રહ્યાં છો સિમ્યુલેશન ટૂલ જેનો ઉપયોગ કેટલાક એન્જિનિયરિંગ સિસ્ટમના વર્તનનું મોડેલ બનાવવા અને આગાહી કરવા માટે કરવામાં આવે છે તે હદ સુધી જટિલ એન્જિનિયરિંગ સમસ્યાઓના ઉકેલોને સમજવા અને ડિઝાઇન કરવા માટે સિમ્યુલેશન એક આધુનિક સાધનોની રચના કરે છે સમાધાન એ અજમાયશ અને ભૂલ દ્વારા હોઈ શકે છે એક ઘટક બીજા દ્વારા બદલી શકાય છે અથવા તત્વોના મોડેલો ફરીથી બનાવી શકે છે વગેરે બધી આવશ્યકતાઓ અને પ્રસંગો માટે સંખ્યાબંધ ખુલ્લા સ્રોત અને માલિકીનું સિમ્યુલેશન ટૂલ્સ ઉપલબ્ધ છે મને ખાતરી છે કે હાલમાં ઘણી એન્જિનિયરિંગ કોલેજો કેટલાક સિમ્યુલેશન ટૂલ્સ મેટલેબ સ્પાઇસ અને તેથી વધુનો ઉપયોગ કરે છે ઘણા સિમ્યુલેશન ટૂલ્સમાં ઉત્તમ પ્રસ્તુતિ અને વિઝ્યુલાઇઝેશન સુવિધાઓ પણ છે કેટલાક પ્રારંભિક ટૂલ્સમાં આ ન હતું પરંતુ હાલમાં ઉપલબ્ધ સિમ્યુલેશન ટૂલ્સમાં ઉત્તમ વિઝ્યુલાઇઝેશન સુવિધાઓ છે તેનો અર્થ એ કે અંતિમ આઉટપુટ ખૂબ જ વપરાશકર્તા મૈત્રીપૂર્ણ રીતે પ્રસ્તુત કરી શકાય છે જેથી આ સિસ્ટમમાં જે થઈ રહ્યું છે તે વધુ સ્પષ્ટ બનાવવામાં આવે સિમ્યુલેશન શીખવાના અનુભવને વધુ અર્થપૂર્ણ અને તે અર્થમાં પણ નિમજ્જન કરી શકે છે કે તમે બનાવેલા વર્ચુઅલ વિશ્વનો ભાગ છો આપણે સિમ્યુલેશનનો ઉપયોગ ક્યાં કરી શકીએ ચાલો કહીએ કે સ્થિર સિસ્ટમનું આઉટપુટ જે એક અથવા વધુ સ્વતંત્ર ચલોની દ્રષ્ટિએ પરિમાણિત બીજગણિત સંબંધ તરીકે દર્શાવવામાં આવે છે જો તમે સિસ્ટમને એક પ્રકારનો બોક્સ માને છે તો તમારી પાસે કેટલાક ઇનપુટ્સ અને એક આઉટપુટ છે અને સંબંધ ટ્રેક્ટેબલ છે કેટલીકવાર તમારી પાસે ક્લોઝ ફોર્મ સોલ્યુશન હોઈ શકે છે પરંતુ આપણે શું કરવા માગીએ છીએ તે એ છે કે પરિમાણો બદલતા રહેવું જોઈએ અને શું થાય છે તે જોવું તે કેવી દેખાય છે જ્યાં સુધી હું કોઈ પ્રકારના ગ્રાફિક આઉટપુટમાં ન આવું ત્યાં સુધી હું બદલાતા પરિમાણોની અસરની કદર કરી શકીશ નહીં ચાલો એક સરળ ઉદાહરણ લઈએ એક ચેબિશેવ અથવા ઇક્વિ રિપ્લ ફંક્શન ફિલ્ટરની બોક્સ જેવાં વર્તનનું અનુમાન કરી શકે છે એક ફિલ્ટર ઇનપુટ સિગ્નલના ભાગોને નકારે છે જે ફ્રીક્વન્સીઝની વિશિષ્ટ શ્રેણીથી સંબંધિત છે અને ફક્ત તે સિગ્નલ સ્વીકારે છે જે ઓળખાયેલ બેન્ડનો ભાગ છે આઉટપુટની તીવ્રતા આને એક સરળ સમીકરણ તરીકે રજૂ કરવામાં આવે છે તે બીજા ક્રમનું કાર્ય છે કારણ કે તમારી પાસે વર્ગમૂળ છે ઓમેગા ઇનપુટ ચલ છે અને K1 અને K2 એ બે પરિમાણો છે ચાલો ધારી લઈએ કે 2 એ સકારાત્મક અને K1 K2 છે આનો અર્થ એ કે તમારે ફક્ત એક જ પરિમાણ જોવાની જરૂર છે અને જેના પરિણામ રૂપે ટી 1 ની બરાબર 1 W ની બરાબર 1 અને ટી પાસક્સમાં ચોક્કસ મૂલ્યો પર શિખરો હોવા જોઈએ સંબંધ ઇ ની દ્રષ્ટિએ વ્યક્ત થાય છે e1 એ પાસબેન્ડમાં મહત્તમ તીવ્રતા છે હું સ્પષ્ટ કરું છું કે આ મહત્તમ શું હોવું જોઈએ તે એપ્સીલોન તરીકે જણાવવામાં આવ્યું છે અને હું ગણતરી કરું છું કે 2 વિવિધ એપ્સિલોન્સ માટે શું છે એકવાર હું કે 2 ની ગણતરી કરીશ કે 1 આપમેળે નક્કી થઈ જશે મારી પાસે એવી સ્થિતિ છે કે જ્યાં K2 બરાબર K1 છે જો તમે 'ગ્રાફ' નામનું એક સરળ ખુલ્લું સ્રોત સાધન લો છો જે જુદા જુદા એપિસિલન્સ માટે આઉટપુટ દર્શાવી શકે છે હું જે રુચિ ધરાવું છું તે હું જોઈ શકું છું આઉટપુટ 1 થી જે દરે આવે છે તે દર છે જે તમે જોઈ શકો છો તે પાસબેન્ડમાં લહેરિયાં જેટલી ઝડપથી નીચે આવે છે આની જેમ જ્યારે હું આ ગ્રાફિકલ સ્વરૂપમાં આઉટપુટ જોઉં છું ત્યારે હું સમજી શકું છું આ સિમ્યુલેશનનો સૌથી પ્રાથમિક પ્રકાર છે જેના વિશે આપણે વિચારી શકીએ છીએ આ ફંક્શન હું મારી પાસે જે છે તેનાથી તેને બદલી અને પ્લોટ કરી શકું છું ચાલો આપણે આગલા સ્તર પર નજર કરીએ અને વ્યવહારીક રીતે બધી એન્જિનિયરિંગ પ્રણાલીઓ પ્રકૃતિમાં ગતિશીલ છે ગતિશીલ સિસ્ટમમાં ઘણા ગતિશીલ તત્વો અથવા ખુલ્લા લૂપ અથવા બંધ લૂપ મોડમાં એકબીજા સાથે જોડાયેલા સબસિસ્ટમ્સ શામેલ હોય છે તેનો અર્થ એ કે હું ઘણાબોક્સને ધ્યાનમાં લઈ શકું છું જે એકબીજા સાથે જોડાયેલા છે અને દરેક બોક્સ એક તત્વ છે કેટલીકવાર સ્થિર તત્વ અથવા ગતિશીલ તત્વ હોય છે બધા ગતિશીલ તત્વોના ગાણિતિક મોડેલો પ્રથમ વિકસિત થાય છે સામાન્ય રીતે ગતિશીલ તત્વને વિભેદક સમીકરણ તરીકે વર્ણવી શકાય છે શરૂ કરવા માટે અમે તેને રેખીય સામાન્ય વિભિન્ન સમીકરણો કહીશું કેટલીકવાર આપણી પાસે વધુ જટિલ તત્વો હોય છે આ તત્વોને બિન રેખીય વિભેદક સમીકરણો અથવા આંશિક વિભેદક સમીકરણો તરીકે બનાવવાની જરૂર છે પ્રથમ વસ્તુ એ છે કે જે તત્વો હું જોઈ રહ્યો છું તે પ્રકૃતિમાં ગતિશીલ છે અને તેમના મોડલ્સ વિકસિત કરવાની જરૂર છે હું તેને વિભેદક સમીકરણના રૂપમાં અથવા સ્થાનાંતર કાર્ય તરીકે આપી શકું છું વિચારણા હેઠળની સિસ્ટમ બનાવવા માટે તેઓ એકબીજા સાથે જોડાયેલા હોઈ શકે છે અને મેટલેબ અથવા સાયલેબ જેવા સિમ્યુલેશન સોફ્ટવેરનો ઉપયોગ ગતિશીલ સિસ્ટમ્સના વર્તનનું અનુકરણ અને અભ્યાસ કરવા માટે થઈ શકે છે મને ખાતરી છે કે ઘણી કોલેજોમાં તે આ રીતે ઉપયોગમાં લેવાય જ છે જ્યારે તમે ઇન્ટરકનેક્શન્સ અથવા સિસ્ટમના પરિમાણોને બદલવાનું પ્રારંભ કરો છો ત્યારે ઇન્ટરેક્ટિવ રીતે વિદ્યાર્થીઓને સિસ્ટમની વર્તણૂકનું અન્વેષણ કરવા માટે કહો બંને ટૂલ્સમાં વિઝ્યુલાઇઝેશનની ઉત્તમ સુવિધાઓ છે આઉટપુટ વર્તણૂક સપાટી અથવા વળાંક અને તેથી આગળ તરીકે પ્લોટ કરી શકાય જ્યારે વિચારણા હેઠળની સિસ્ટમમાં બહુવિધ પ્રતિસાદ લૂપ્સ હોય છે ત્યારે સિમ્યુલેશન ખરેખર તમારી સહાય માટે આવે છે અને સિમ્યુલેશનનો ઉપયોગ કર્યા વિના સિસ્ટમ વર્તણૂક માટે લાગણી વિકસાવવી મુશ્કેલ છે તમારે નોંધવું જોઈએ કે કોઈક રીતે ઘણાં પ્રતિસાદ લૂપ્સવાળી સિસ્ટમની વર્તણૂકની આગાહી કરવામાં માણસો ખૂબ સારા નથી સિમ્યુલેશન માટેના ઘણા સાધનો નાં ડોમેન વિશિષ્ટ હોય છે ઉદાહરણ તરીકે સ્પાઇસ આધારિત સોફ્ટવેર ટૂલ્સ જેવા કે માઇક્રોકેપ ટીઆઈએનએ અને ટીઆઈએનએટીઆઈ નો ઉપયોગ ઇલેક્ટ્રોનિક સર્કિટ્સના અભ્યાસ અને ડિઝાઇન માટે થાય છે સિસ્ટમોની સામાન્ય ઉર્જા બંધારણને કબજે કરવા માટે બોન્ડ ગ્રાફ એક સ્પષ્ટ ગ્રાફિક સાધન છે આ મોડેલિંગ તકનીકનો ઉપયોગ પાવર હાઇડ્રોલિક્સ મેકટ્રોનિક્સ સામાન્ય થર્મોનેડાયનેમિક સિસ્ટમ્સ ઇલેક્ટ્રોનિક્સ અને અર્થશાસ્ત્ર અને કતાર થિયરી જેવી બિન મહેનતુ સિસ્ટમોના અભ્યાસ માટે થાય છે ટીએસએટી થર્મલ સિસ્ટમ્સ એનાલિસિસ ટૂલબોક્સ એક ઓપન સોર્સ સિસ્ટમ ગ્રાફિકલ થર્મલ સિસ્ટમ મોડેલિંગ અને સિમ્યુલેશન પેકેજ છે જે મેટલેબ અથવા સિમુલિંકમાં બનાવવામાં આવ્યું છે તે એક પ્રકારથી મેટલેબ અને સિમ્યુલિંકની ટોચ પર બાંધવામાં આવ્યું છે પરંતુ ખાસ કરીને થર્મલ સિસ્ટમ્સ માટે ત્યાં અન્ય વિશિષ્ટ સિસ્ટમો છે જેમ કે ફ્લો થર્મ એએનએસવાયએસ અને એબીએકયુએસ થર્મલ સિસ્ટમ્સના મોડેલિંગ માટેના અન્ય સાધનો છે ચાલો જોઈએ કે ટીઆઈએનએટીઆઈ માં અનુકરણ કેવી રીતે દેખાઈ શકે ઉદાહરણ તરીકે અહીં આપણે ફ્રીક્વન્સી બંધ લૂપનો અભ્યાસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ એફએલએલમાં વીસીઓ વોલ્ટેજ નિયંત્રિત ઓસીલેટર અને એક તબક્કો ડિટેક્ટર હશે જે બિન રેખીય છે અહીં આપણી પાસે ઇનપુટ સિગ્નલ છે જે તબક્કો ડિટેક્ટરથી જોડાયેલ એક ચોરસ તરંગ છે આઉટપુટ વોલ્ટેજ એ બે ઇનપુટ સંકેતો વચ્ચેના તબક્કાના પ્રમાણસર છે ઉપર પ્રસ્તુત એફએલએલ ચોરસ તરંગ સંકેતો સાથે કાર્ય કરે છે જો ઇનપુટ સાઈન વેવ હોય તો તમે તેને ચોરસ તરંગમાં ફેરવો અને આઉટપુટ ફરીથી ડાયોડ ફંક્શન જનરેટરનો ઉપયોગ કરીને સાઈન વેવમાં ફેરવાશે ઘણા બધા પરિમાણો છે જે તેના વર્તનને પ્રભાવિત કરે છે અને આ ઉપરાંત વપરાયેલા ઉપકરણો ઓપરેશનલ એમ્પ્લીફાયર્સ ની પોતાની મર્યાદાઓ છે તમારે તપાસ કરવી પડશે કે આખું સર્કિટ તમને રુચિ છે તે આવર્તન શ્રેણીમાં કાર્ય કરે છે કે નહીં અન્યથા તમારે ઓપી એમ્પ્સને બદલવું પડશે અથવા કેટલાક અન્ય પરિમાણોને બદલવું પડશે સાઈન વેવની ગુણવત્તા સેગમેન્ટોની સંખ્યા અને આ ડાયોડ ફંક્શન જનરેટર બનાવવામાં ઉપયોગમાં લેવાતા ડાયોડ્સ પર આધારીત છે અન્વેષણ કરવા માટે અહીં પરિમાણોનો સંપૂર્ણ સમૂહ છે આ શુદ્ધ ગાણિતિક છે અને અંતિમ સંબંધો એટલા જટિલ છે કે તમે ફક્ત આભાસ દ્વારા આ સર્કિટના આ કાર્યને અન્વેષણ કરી શકો છો અમે એક ઉદાહરણ પ્રદાન કર્યું છે કે કેવી રીતે આ પ્રકૃતિના સર્કિટને ફક્ત સિમ્યુલેશન દ્વારા શોધી શકાય છે સદ્ભાગ્યે આ પ્રકારનું સોફ્ટવેર લેપટોપ અથવા પીસી પર કામ કરશે ચાલો આપણે કેટલીક વાસ્તવિક જીવન પ્રક્રિયાઓની સિમ્યુલેશન પર વિચાર કરીએ સિમ્યુલેશન દ્રશ્ય અને એનિમેટેડ હોઈ શકે છે જે તમને સમયની પ્રગતિ સાથે પ્રક્રિયામાં શું થઈ રહ્યું છે તે સરળતાથી જોઈ શકે છે અને તે ઇન્ટરેક્ટિવ હોઈ શકે છે તેથી તમે ઝડપથી એવી રીતે અનુકૂલન કરી શકો છો કે તમે વાસ્તવિક પ્રક્રિયામાં ફેરફાર કરવાનું વિચારી શકો જેમ સિમ્યુલેશન એ વાસ્તવિક જીવનની તુલનામાં ઝડપથી પસાર થઈ શકે છે તમે સેકંડમાં પ્રક્રિયાના દિવસો અઠવાડિયા વર્ષોનું અનુકરણ કરી શકો છો આ તમને કરેલા કોઈપણ ફેરફારો અને નિર્ણયોના લાંબા ગાળાના પરિણામોનું મૂલ્યાંકન કરવા માટે સક્ષમ બનાવે છે ચાલો આપણે વાસ્તવિક જીવનની પ્રક્રિયા લઈએ ખાસ કરીને એક મોટા કદના વિભાગીય સ્ટોર તે હોઈ શકે છે જ્યાં તમે તમારી જોગવાઈઓ અને તમારી દૈનિક જરૂરિયાતો અથવા સાપ્તાહિક જરૂરિયાતો ખરીદી શકો છો માં વપરાશકર્તા જે ખરીદવા માંગે છે તે એકત્રિત કરશે અને બિલિંગ માટે આવે છે જો તમારી પાસે ફક્ત એક કે બે કાઉન્ટર્સ છે જેના દ્વારા તમને બિલ આપવામાં આવે છે તો ગ્રાહકો નોંધપાત્ર વિલંબ અનુભવે છે પરંતુ જો ત્યાં વધુ કાઉન્ટર્સ છે તો બિલિંગ ઝડપી હશે પરંતુ તેના માટે વધુ ખર્ચ થઈ શકે છે પરંતુ તમારે કયા સ્તર પર કાર્ય કરવાની જરૂર છે તમારી પાસે કેટલા કાઉન્ટર્સ હોવા જોઈએ અથવા જ્યારે તમારી ટોચની જરૂરિયાત હોય ત્યારે તેના આધારે તમારે આ કાઉન્ટર્સને સમય આધારિત બનાવવું જોઈએ આવી વાસ્તવિક જીવન પ્રક્રિયાઓ નું શ્રેષ્ઠ રીતે અનુકરણ કરવામાં આવે છે કારણ કે દરેક વપરાશકર્તા ભિન્ન છે તે વિવિધ વસ્તુઓ અથવા ઉત્પાદનોની ખરીદી કરી રહ્યો છે આવી બધી ભિન્નતાઓનું અનુકરણ કરી શકાય છે અને વ્યવહારિક રૂપે તે જ સંજોગો ઉભા કરી શકે છે જે તમે કોઈ દુકાનમાં અનુભવો છો સોફ્ટવેર ટૂલ સિમુલ 8 એ સાહજિક સિમ્યુલેશનનો ઉપયોગ કરે છે ડ્રેગ અને ડ્રોપ એપ્રોચનો ઉપયોગ કરીને તમે સિસ્ટમ બનાવી શકો છો અને તેને સુધારવાનું ચાલુ રાખી શકો છો અને જુઓ કે તે કેવી રીતે વર્તે છે એક રીઅલ લાઇફ પ્રક્રિયા નુંઅનુકરણ કરી શકાય છે પરંતુ અહીં આપણે ફક્ત સમય વિલંબ અને ક્યુઇંગ સિસ્ટમ્સથી સંબંધિત છીએ તમારી પાસે ઘણા બધા જટિલ ગતિશીલ તત્વોનો ઉપયોગ નથી પછી તમે જટિલ સિસ્ટમોના આગલા સ્તરને ધ્યાનમાં લઈ શકો છો જ્યાં લોકો સિસ્ટમના ભાગો છે તેનો અર્થ એ કે તેઓ નિર્ણયો લઈ રહ્યા છે અને તેઓ જે રીતે વર્તશે તે સિસ્ટમના ભાગ રૂપે મોડેલ બનાવવું પડશે આ સિસ્ટમોમાં અમે નિર્ણય નિર્ધારણ નીતિ ડિઝાઇન અને વ્યવસાયની શોધ કરીએ છીએ જ્યાં લોકો સિસ્ટમોના અભિન્ન ભાગો છે આ કરવા માટે તમારી પાસે વિવિધ પ્રકારના દૃશ્યો છે એક પદ્ધતિ એ છે કે એજન્ટ આધારિત મોડેલિંગનો ઉપયોગ કરે છે એક એજન્ટ નિર્ણય લઈ રહ્યો છે તે સ્થિતિમાં વ્યક્તિ સ્વોર્મ મેસોન રિપસ્ટ સ્ટારલોગો નેટલોગો ઓબીઇયુએસ એજન્ટશીટ્સ અને એનલોજિક જેવા પ્રમાણમાં સુસ્થાપિત સોફ્ટવેરનો ઉપયોગ કરી શકે છે તે એજન્ટ આધારિત મોડેલિંગ અને સિમ્યુલેશન માટેનાં સાધનો છે વિશ્લેષણાત્મક પદાનુક્રમ પ્રક્રિયા મોડેલ નિર્ણય લેવા માટેનું બીજું સાધન છે જો ત્યાં બહુવિધ ખેલાડીઓ છે જે નિર્ણય લેવાનો ભાગ છે અને તેમાં ભાગ લેતી દરેક વ્યક્તિની પસંદગી માટે વિવિધ માપદંડ છે તો આવી સિસ્ટમોનું અન્વેષણ કરવા માટે વિશ્લેષણાત્મક પદાનુક્રમ પ્રક્રિયા કહેવાતી એક પદ્ધતિ છે અને તમે તે વર્તનનું મોડેલ બનાવવા માટે તે સોફ્ટવેર ટૂલનો ઉપયોગ કરી શકો છો વેનેસિમ નામનું બીજું એક સાધન છે અથવા તે વ્યવસાય ગતિશીલ સિસ્ટમોનું અનુકરણ કરવા માટે તે સાધનનાં કેટલાક સમકક્ષ છે તે સહભાગી મોlડેલિંગનો ઉપયોગ કરે છે તેનો અર્થ એ કે તેમાંના બધા મુખ્ય ખેલાડીઓ એક સાથે બેસીને સિસ્ટમનું મોડેલ બનાવશે જ્યાં તેમાં બહુવિધ નિર્ણય લેનારાઓ હોય છે તે મોડેલિંગ સિસ્ટમો અને અનુકરણની સુવિધા આપે છે વર્ચ્યુઅલ રિયાલિટી અને ગેમિંગ એ લોકો સાથેની સિસ્ટમોનો અભ્યાસ કરવાની અસરકારક રીત છે જેમ તમે જોઈ શકો છો એક પાસે વિવિધ હેતુઓ માટે વિવિધ પ્રકારના સિમ્યુલેશન ટૂલ્સ છે આવા કિસ્સામાં શિક્ષકે શું કરવું જોઈએ પ્રશિક્ષકો અસરકારક રીતે સિમ્યુલેશન ટૂલનો ઉપયોગ તેના કોર્સ માટે યોગ્ય રીતે કરી શકે છે સિમ્યુલેશન ટૂલનો ઉપયોગ કરવા માટે વર્ગખંડમાં એલસીડી પ્રોજેક્ટરની જરૂર છે શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતી વખતે વર્ગખંડમાં ગતિશીલ સિસ્ટમોનું અનુકરણ કરવામાં સમર્થ હોવા જોઈએ તે પ્રકારની સુવિધા ઉપયોગી છે અને જો સુવિધાઓ ન હોય તો કોલેજે એવી પદ્ધતિઓ બનાવવી જોઈએ કે જ્યાં શિક્ષક વર્ગખંડમાં અન્વેષણ કરવા માટે યોગ્ય પ્રદર્શન કરી શકે જો તમે કોઈ કોર્સમાં કેટલાક સમીકરણો અન્વેષણ કરી રહ્યાં છો તો સિમ્યુલેશન તે બતાવી શકે છે કે તમે કેટલાક પરિમાણોને બદલતા જતા સિસ્ટમ કેવી વર્તે છે મોડેલિંગ પહેલાં સિમ્યુલેશનનો ઉપયોગ કરીને સિસ્ટમની વર્તણૂકનું નિદર્શન અને અંતર્ગત વિભાવનાઓ અને કાર્યવાહીઓને સમજાવવાથી વિદ્યાર્થીઓને ખૂબ પ્રોત્સાહન મળે છે ચાલો આપણે એફએલએલ નો દાખલો લઈએ તે એફએલએલ વિશે તેના બધા તત્વો તેમના મોડેલિંગ અને હું કયા પ્રકારનાં ઉપકરણોનો ઉપયોગ કરું તેના વાત કરું તે પહેલાં હું પ્રથમ એફએલએલનું અનુકરણ કરી શકું છું અને તેના કાર્યને સમજાવી શકું છું અને બરાબર શું થાય છે તે સમજાવી શકું છું જો કોઈ એફએલએલની ઇનપુટ આવર્તન સમાન આઉટપુટ આવર્તન હોય જે ખૂબ સરળ લાગે છે પરંતુ તે એક ફિલ્ટર તરીકે પણ કામ આપી શકે છે ઉદાહરણ તરીકે જો એફએલએલ માંથી આઉટપુટ લેતી વખતે ઇનપુટ આવર્તન સાથે સંકળાયેલ ઘણા અવાજ હોય તો તે તમને શુદ્ધ સંકેત આપે છે તે ઇનપુટ આવર્તનને બંધ કરે છે પછી હું ઇનપુટ આવર્તન બદલવાની અસર શોધી શકું છું એકવાર હું એફએલએલના કાર્યોને સંપૂર્ણ રીતે સમજી શકું છું પછી માત્ર હું તેના મોડેલિંગ અને ડિઝાઇન પર જઉં છું વિદ્યાર્થીઓ પહેલેથી જ પ્રેરિત છે અને એફએલએલ શું કરે છે તે વિશે ઉત્સાહિત છે પછી એક શિક્ષક તરીકે તમે વિગતો પર જશો અને બીજી કોઈ રીતે નહીં કોઈ આ પ્રક્રિયા વિરુદ્ધ માં પણ કરી શકે છે વિચારણા હેઠળની સિસ્ટમનું સિમ્યુલેશન સમજણમાં મોટા પ્રમાણમાં સુવિધા આપે છે જો તમે એફએલએલ લો છો તો જો હું ડાયોડ ફંક્શન જનરેટરમાં વધુ સેગમેન્ટ્સ ઉમેરું તો શું થાય છે 'જો વિચારણા હેઠળની સિસ્ટમને સમજવા માટે સિમ્યુલેશન કરી શકાય સિમ્યુલેશન ટૂલ્સના ખુલ્લા સ્રોત અને વિદ્યાર્થી સંસ્કરણનો સહેલાઇથી ઉપયોગ કરી શકાય છે કેટલાક સિમ્યુલેશન ટૂલ્સ ખૂબ ખર્ચાળ હોઈ શકે છે પરંતુ ખુલ્લા સ્રોત અને વિદ્યાર્થી સંસ્કરણો ઉપલબ્ધ છે જે નાની સિસ્ટમોને હેન્ડલ કરવા માટે પૂરતા છે જેનો આપણે સામાન્ય રીતે આપણા અભ્યાસક્રમોમાં વ્યવહાર કરીએ છીએ પ્રોજેક્ટ મોડમાં જો તમે અનુકરણ કરવા માંગતા હો તો તમારે વધુ વિસ્તૃત સિમ્યુલેશન ટૂલ્સની પહોચ મેળવવી પડશે અમે ભારપૂર્વક ભલામણ કરીએ છીએ કે શિક્ષકે સિમ્યુલેશન ટૂલ્સ શીખવા અને વર્ગમાં તેનો ઉપયોગ કરવા વિશેષ પ્રયત્નો કરવા જોઈએ તે ખૂબ જ શક્તિશાળી માધ્યમ છે આશા છે કે શિક્ષકો તેમના અભ્યાસક્રમ માટે યોગ્ય એક ઓપન સોર્સ ટૂલ પસંદ કરશે અને વર્ગખંડની સૂચનામાં તેનો ઉપયોગ શરૂ કરશે અભ્યાસ અસરકારક અને આકર્ષક સૂચનાઓ માટે તમે તમારા અભ્યાસક્રમમાં સિમ્યુલેશનનો ઉપયોગ કેવી રીતે કર્યો અથવા તે કરવાનો ઇરાદો રાખ્યો છે તેનું ઉદાહરણ આપો તેનો અર્થ એ કે વિદ્યાર્થીઓ સીધી પ્રવૃત્તિમાં રોકાયેલા છે તમે કોઈપણ કોર્સના પરિણામો અથવા યોગ્યતા માટે સાધન તરીકે સિમ્યુલેશનનો ઉપયોગ કેવી રીતે કરો છો આ ચોક્કસ સરનામાં પર અભ્યાસનું પરિણામ શેર કરવા બદલ આભાર તમારા ધ્યાન આપવા બદલ આભાર